મિત્રો ફરી પાછું સ્વાગત છે હવે પછી આપણે દબાણ માપન માટે ચર્ચા કરશુ તો અગાઉ કીધું છે તેમ ઉત્પાદન પ્રક્રિયામાં ત્રણ પરિબળો છે તેમાં એક છે તાપમાન જેની માહિતી આપણે મેળવી લીધી હવે પછી દબાણ જોઈએ તો દબાણ પણ એક મહત્વનું પરિબળ છે જ્યારે કોઈપણ ઉત્પાદન પ્રક્રિયામાં દબાણ બદલવામાં આવે તો આપેલ પ્રક્રિયાની કામગીરી પણ બદલાય છે તેથી જ દબાણ માપન પણ ખૂબ મહત્વનું છે દાખલા તરીકેઆજે આપણે ઘણા વિદેશીઅજાણ્યા સામગ્રી વિકસાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ આવા અજાણ્યા પદાર્થોનું મશીનીંગ કરવુ એ કઠિન કાર્ય છે તો તમે આવા પદાર્થોની જ્યારે મશીનીંગ પ્રક્રિયા કરો છો અથવા મશીનિંગ કરતી વખતે પદાર્થનું માપન કરો છો પદાર્થનો જે પણ પ્રતિભાવ હોય પછી દબાણનો સિદ્ધાંત સમજવો ખૂબ મહત્વનો છે બરાબર તો આ લેક્ચરમાં આપણે મહત્વના મુદ્દા જેવા કે દબાણ માપન મેનોમીટરના પ્રકારો ટ્રાન્સડ્યુસરના પ્રકારો ગેજીસના પ્રકારો શૂન્યાવકાશનું માપન વગેરેની ચર્ચા કરીશું જે ખૂબ મહત્વના છે ફ્લૂઇડ ફલો મેજરમેન્ટ પાઇપ અને ઓરીફીસમાં ફ્લો રોટામીટર અને ટર્બાઇન મીટર્સ અને અંતે વેલોસિટીનું માપન જોઇશું પ્રેસર મેજરમેન્ટદબાણ માપન એકમ ક્ષેત્રફળ ઉપર પ્રવાહી મીડિયા દ્વારા લાગતું બળ એટલે જ દબાણ માપવાના સાધનો સામાન્ય રીતે ડિફર્નસીયલ દબાણ માપે છે ઉદાહરણ તરીકે ગેજ પ્રેસર જે આપણે આગળ જોઈશું એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને દબાણ કહે છે દબાણ કદાચ ઘન પ્રવાહી કે વાયુ દ્વારા લાગતું હોય છે તો આ દબાણની વ્યાખ્યા છે દબાણ એ બીજુ કાંઇ નહી પણ એકમ ક્ષેત્રફળ પર લાગતુ બળ દબાણનું માપન નીચેના કારણોસર મહત્વનું બની જાય છે તે એક સિસ્ટમને દર્શાવતું માપ છે તે એક મહત્વનું પ્રોસેસ પેરામીટર પણ છે ઘણી વખત દબાણનો તફાવત પ્રવાહીના ફલો રેટ માપવા માટે પણ થાય છે નીચેની ચાર મૂળભૂત કુશળતા દબાણ માપવા માટે જરૂરી છે દબાણ માપનમાં ગેજ પ્રેસર ટોટલ પ્રેશર ડિફ્રન્સિયલ પ્રેસર અને એબસોલ્યુટ પ્રેશર મહત્વના છે વાતાવરણીય દબાણની ઉપર માપવામાં આવતા દબાણને ગેજ પ્રેસર કહે છે

દાખલા તરીકે તમે કોઈ એક ગેજ લો છો અને પછી દબાણ માપવાનો પ્રયત્ન કરો છો તો પછી તે વાતાવરણીય દબાણથી ઉપર છે ટોટલ એબ્સોલ્યુટ પ્રેસર એટમોસ્ફિયરીક પ્રેસર વાતાવરણનું દબાણ ગેજ પ્રેસર કોઈપણ બે બિંદુ વચ્ચે મપાયેલા દબાણના ફેરફારને ડિફ્રેન્સિયલ પ્રેસર કહે છે વેક્યુમ નીચેના સંબંધ દ્વારા વ્યાખ્યાયિત થાય છે વેક્યુમ એટમોસ્ફિયર પ્રેસરવાતાવરણનું દબાણ એબ્સોલ્યુટ પ્રેસર એબ્સોલ્યુટ પ્રેસર હંમેશા ટોટલ વેક્યુમ અથવા ઝીરો એબ્સોલ્યુટ ઉપર માપવામાં આવે છે ઝીરો એબ્સોલ્યુટ ટોટલ દબાણનો અભાવ દર્શાવે છે તો ચાલો આ બધું ડાયાગ્રામ ઉપર જોઈએ તો આ સંપૂર્ણ વેક્યુમ છે આ સિસ્ટમનું દબાણ છે અહીં હું તેને A તરીકે દર્શાવું છું અને પછી બીજાને B વડે દર્શાવું છું A એ બીજું કંઈ નથી પણ સ્ટાન્ડર્ડ વાતાવરણીય દબાણ છે અને B એટલે લોકલ રેફરન્સ પ્રેસર છે એકને સિસ્ટમનું એબ્સોલ્યુટ પ્રેસરજ્યારે બીજાને એબ્સોલ્યુટ રેફરન્સ પ્રેસર કહે છે આ બંને પોઇન્ટ વચ્ચેના તફાવતને ગેજ સિસ્ટમ પ્રેસર કહે છે સિસ્ટમ પ્રેસર સિસ્ટમનુ એબ્સોલ્યુટ પ્રેસર એબ્સોલ્યુટ રેફરન્સ પ્રેસર તો ચાલો આપણે કિંમત મૂકીએ આ 101 બરાબર અથવા તેને 760 મીલીમીટર્સ Hg abs પણ કહી શકાય તો આપણે અગાઉ જે કંઈ પણ અભ્યાસ કર્યો તે 4 પ્રકારના અલગ અલગ દબાણો જેવા કે ગેજ પ્રેશર ટોટલ પ્રેશર ડીફ્રન્સીઅલ પ્રેસર અને એબ્સોલ્યુટ પ્રેશર ગેજ પ્રેસર એ વાતાવરણીય પ્રેસરની ઉપર છે અને ટોટલ પ્રેસર એ વાતાવરણીય પ્રેસર અને ગેજ પ્રેસરનો સરવાળો છે ડીફ્રન્સીઅલ પ્રેસર વાતાવરણીય પ્રેસર - એબ્સોલ્યુટ પ્રેસર તો એબ્સોલયુટ દબાણ શું છે તે ટોટલ વેકયુમ અથવા તો શૂન્ય એબ્સોલયુટ દબાણની ઉપર માપવામાં આવતું દબાણ છે શૂન્ય એબ્સોલયુટ દબાણનો અભાવ દર્શાવે છે તો આ વાત થઈ કે જેને આપણે ડાયાગ્રામ પર દર્શાવેલા છે તો દબાણ માપવા માટેનું મૂળ પ્રાથમિક કક્ષાનું સાધન મેનોમીટર છે મેનોમીટર ઘણી વાર મુખ્ય સ્ટાન્ડર્ડ તરીકે પણ વપરાય છે સ્થાન દ્વારા ગુરુત્વાકર્ષણને લીધે થતા ફેરફારોને સરખા કરવા પ્રવાહીની સંકોચનીયતા પ્રાથમિક ધોરણો માટે જરૂરી ચોકસાઈ પ્રાપ્ત કરવા માટે સૂક્ષ્મ અસરોને સરખી કરવી જરૂરી બને છે બરાબર આગળ મેનોમીટરમાં ભરેલું પ્રવાહી વિસ્તરણ પામતા તેની ઘનતાને અસર કરે છે તથા પરિણામ સ્વરૂપ તે થર્મલ એક્સપાન્શનને પણ અસર કરે છે જેના લીધે માપનની ચોક્સાઇ જોખમાય છે તો આ મુદ્દાની કાળજી લેવી જરૂરી બને છે મેનોમીટરની અમુક મર્યાદા નીચે મુજબ છે ઊંચા શૂન્યવકાશે અથવા તાપમાને ભરવામાં આવેલ પ્રવાહીનું બાષ્પીભવન થઈ જાય છે જ્યારે મર્ક્યુરીનું બાષ્પીભવન થવા લાગે છે ત્યારે તેની ઘાતકતાને પણ ધ્યાને લેવામાં આવે છે પ્રવાહીનું થર્મલ વિસ્તરણ અને નીચા દબાણ અને ઉચ્ચ તાપમાનની સ્થિતિમાં પ્રવાહીનું બાષ્પીભવન આ કેટલાક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દા છે જે મેનોમીટરનો ઉપયોગ મર્યાદિત બનાવે છે તો આ સામાન્ય ઇન્ડસ્ટ્રીયલ યુ ટ્યુબ મેનોમીટર તેમાં એક જગ્યાએ પ્રેસર 1 અને બીજી જગ્યાએ પ્રેસર 2 આપવામાં આવે છે તો અહીંયા નળીનો આડછેદ વિસ્તાર A1 તથા કન્ટેનરનો આડછેદ વિસ્તાર A2 છે તો A1 નાનો છે અને A2 મોટો છે P1 અને P2 એક લેવલસપાટીથી બીજા લેવલસપાટી પરનું દબાણ છે તથા બંને લેવલસપાટી વચ્ચેનો ફેરફાર H છે આ બંન્ને વચ્ચેના લેવલસપાટી ને 0 લેવલસપાટી કહે છે ઝીરો લેવલ અને આપેલ સપાટીનું તળિયાનું લેવલ વચ્ચેનો તફાવત તો ચાલો તેને 1 સિલિન્ડર કહીએ જે 2 સિલિન્ડર સાથે જોડાયેલ છે H હેડ છે બરાબર તો પ્રથમ સિલિન્ડર બીજો સિલેન્ડર પ્રથમ સિલિન્ડરમાં મર્ક્યુરીનું લેવલ D સુધીનું છે અને બીજી બાજુ મર્ક્યુરીનું લેવલ બિંદુ C સુધી છે તો આ મર્ક્યુરીનું લેવલ છે તો અહીંયા C અને D વચ્ચે 3 મુખ્ય બિંદુ નોંધવાના છે પહેલું કે જ્યાં લેવલ C છે C અને D વચ્ચેનો તફાવત H છે C અને 0 લેવલનો તફાવત D છે 0 લેવલ અને D વચ્ચેનો તફાવત H છે બરાબર તો આપણે Hd અને h મહત્વના બિંદુ જોવાના છે તેઓની વચ્ચે એક લેવલ છે જે 0 લેવલ તરીકે ઓળખાય છે ઔદ્યોગિક ક્ષેત્રે ઊંચા દબાણના માપન માટે સુધારેલું યુ ટ્યુબ મેનોમીટર વપરાય છે આ પ્રકારના મેનોમીટર માં 2 સ્ટીલની બનેલી લીંબ આવેલી હોય છે જેમાં એક લીંબ બીજા કરતા મોટા વ્યાસની હોય છે તો આ બધુ આપણે અહીં સમજાવ્યુ છે આ ઔદ્યોગિક પ્રકારનું મેનોમીટર આજે પણ ઉપયોગમાં છે સાંકડી લીંબમાં ઉંચુ દબાણ P1 જેનો આડછેદ વિસ્તાર A1 છે અને પહોળી લીંબમાં નીચું દબાણ P1 આપવામાં આવે છે જેનો આડછેદ વિસ્તાર A2 છે જ્યાં આ H જો તમે પાછળ જઇને આકૃતિમાં જઇને જુઓ તો તે H h d છે અને તેમની વચ્ચે 0 લેવલ આવે છે સાકડી લીંબ થી પહોળી લીંબ વચ્ચે વિસ્થાપિત પ્રવાહીના કદમાં થતો ફેરફાર એક સમાન રહે છે તો આ સાંકડી નળીમાંથી પહોળી નળીમાં જતા પ્રવાહી નું કદ છે તે હંમેશા માટે સમાન જ હોય છે તો હવે આપણે h ને શોધવાનો પ્રયત્ન કરીશું હવે આપણે h ની કિંમત ને સમીકરણ 1 માં મુકીશું અને હવે આપણને જે પરિણામ મળશે તે નીચે મુજબ છે તો હવે તમે d શોધવાનો પ્રયત્ન કરી શકો d શું છે જો તમે પહેલાની આકૃતિ જોશો તો d કંઈ નથી પણ 0 લેવલથી લઈને સિલિન્ડર અથવા નળી 2 માં મર્ક્યુરીની સપાટીના લેવલ સુધીની ઊંચાઈ છે તો ચાલો હવે d શોધુ આ પ્રકારના મેનોમીટરમાં સાંકડી ટ્યુબને પહોળી ટ્યુબમાં સીધેસીધી પ્રવેશ કરાવવામાં આવે છે તો આ એક બીજો પ્રકાર છે તો અહીં આપણે d શોધવાનો પ્રયત્ન કરીશું તો હવે આપણે એક બીજા ઔદ્યોગિક વપરાશમાં આવતું U ટ્યુબ મેનોમીટર જોઈએ જે સીસ્ટર્ન મેનોમીટર તરીકે જાણીતું છે તો આની રચના પણ મહદ અંશે સમાન જ છે જેમાં આપણે એવું કરીશું કેએક સિલિન્ડર લઈએ છીએ તેને પ્રવાહીથી ભરી દઈએ છીએ અહીં દબાણ આપીએ છીએ તથા જેનો આડછેદ વિસ્તાર લગભગ ઘણો નાનો હોય તેવી ટ્યુબ ને પ્રવેશ કરાવીએ છીએ તો તે બીજું કંઈ નથી પણ P2 A 2 P 1 A 1 0 લેવલ d છે આ h છે જે તમે શોધવાનો પ્રયત્ન કરો છો તો આ પ્રકારના મેનોમીટરમાં એક સાંકડી ટ્યુબને પહોળા વાસણમાં સીધેસીધી પ્રવેશ કરાવવામાં આવે છે તમારી પાસે એક ઇન્ક્લાઇન્ડ ટ્યુબ મેનોમીટર પણ છે ઇન્ક્લાઇન્ડ ટ્યુબ મેનોમીટર બે લીમ્બનું બનેલું હોય છે તેમાંનું એક જે સાંકડી ગ્લાસની ટ્યુબ છે જે આડી સપાટી સાથે θ ખૂણે ગોઠવાયેલ હોય છે બીજું લીંબ સીસ્ટર્ન ટાંકી જેવુ છે જે પહોળો વિસ્તાર ધરાવે છે હવે આપણી પાસે નવું પદ θ ઉમેરાયું છે જુઓ સાંકડી ટ્યુબ અને પહોળી ટ્યુબના આડછેદ વિસ્તારનો ગુણોત્તર એટલે કે એ ખૂબ નાનો હોય તો તેને નકારી પણ શકાય છે તેથી જ તો આ એક ઇન્ક્લાઇન્ડ ટ્યૂબ મેનોમીટર છે તો અહીંયા 0 લાઈન છે આને 0 લેવલ કહે છે hd એ અહીં સ્કેલ છે અને અહીં એક વળાંક છે અને આ ખૂણો θ છે ધારો કે તમે અહીંયા d શું છે તે જાણવા માંગો છો

હવે પછી આપણી પાસે રીંગ બેલેન્સ છે રીંગ બેલેન્સ મિકેનિકલ ડિસ્પ્લેસમેન્ટ પ્રકારનું પ્રેસર માપન સાધન છે રીંગ બેલેન્સ ડિફર્નશીયલ મેનોમીટર કે જે રીંગ બેલેન્સ તરીકે પણ ઓળખાય છે તે U ટ્યૂબ મેનોમીટરનું સુધારેલ સ્વરૂપ છે તે એન્યુલર રીંગનું બનેલું હોય છે જે બે ભાગમાં વહેંચાયેલી હોય છે એન્યુલર રીંગનો નીચેનો ભાગ સીલીંગ પ્રવાહી વડે ભરેલો હોય છે રિંગને છરીની ધરી ઉપર સંતુલિત કરવામાં આવે છે અને આ કેન્દ્ર છે જેથી કરીને તે મુક્ત રીતે ફરી શકે રીંગના નીચેના ભાગે દબાણની અસર અવગણવા માટે વજન જોડાયેલું હોય છે P1 અને P2 અનુક્રમે ઊંચું અને નીચુ દબાણ દર્શાવે છે ટર્નિંગ મોમેન્ટ Tm નીચેના સૂત્ર દ્વારા આપી શકાય છે તો અહીંયા P1 P2 દબાણનો તફાવત છે A એ રીંગનો આડછેદ વિસ્તાર છે અને r એ રીંગની સરેરાશ ત્રિજ્યા છે વિરોધી ક્ષણ તો અહીં આપણે ટર્નિંગ મોમેન્ટ Tm નીચે મુજબ શોધશુ આપણે જાણીએ છીએ તેમ ટર્નીન્ગ મોમેન્ટ Tm એ રિસ્ટોરિન્ગ મોમેન્ટ Rm દ્વારા બેલેન્સમા આવે છે હવે પછી ઇન્વર્ટેડ બેલ પ્રકારનું મેનોમીટર જોઈએ તો ચાલો હવે મને આ ઇન્વર્ટેડ બેલ ટાઇપ મેનોમીટરની આકૃતિ દોરવા દો તો અહીં દબાણ P2 અને ઊંચું દબાણ P1 છે બરાબર તો આ સીલબંધ સીલીંગ પ્રવાહી છે આ પોઈન્ટર સ્કેલ છે અથવા પેાઇન્ટર છે બરાબર અને આ ઇન્વર્ટેડ બેલ છે તો આ છે ઇન્વર્ટેડ બેલ મેનોમીટર જે આવુ દેખાય છે તો ચાલો સમજૂતી જોઈએ ઇન્વર્ટેડ મેનોમીટરએ બીજું દબાણ માપવાનું ઉપકરણ છે જે મિકેનિકલ ડિસ્પ્લેસમેન્ટ પ્રકારનું છે નામ સૂચવે છે તે રીતે અહીં બેલને સીલીંગ પ્રવાહીમાં ઊધુ ડુબાડવામા આવેલું હોય છે બેલની અંદરની અને બહારની સપાટીના દબાણના તફાવતને લીધે રચાતા ડીફ્રન્સીઅલ પ્રેસરને કારણે તે ઉભી દિશામાં ચલન કરે છે આ પ્રકારનું મેનોમીટર બેલના રેફરન્સ સાઇડના દબાણના આધારે પોઝિટિવ નેગેટીવ એબ્સોલ્યુટ અને દબાણનો તફાવત માપવા માટે સક્ષમ છે તે એક કરતા વધારે વસ્તુનું માપન કરી શકે છે આ પ્રકારનું મેનોમીટર બેલના રેફરન્સ સાઇડના દબાણના આધારે પોઝિટિવ નેગેટીવ એબ્સોલ્યુટ અને દબાણનો તફાવત માપવા માટે સક્ષમ છે બેલની ઉભી દિશામાં થતી હલનચલનને પોઇન્ટર રીડિંગ સ્કેલ ઉપર મોકલી શકાય છે તો બોલની ઉપર તરફની ગતિ Fb તેની સામેના સ્પ્રિંગના બળ Fs વડે સંતુલિત થાય છે તો આ Fs છે અને આ Fb જે પણ હોય તે તો અહીં સંતુલિત થાય છે બેલની ઉપર તરફની ગતિ Fb સ્પ્રીગના વિરોધી બળ Fs સાથે સંતુલિત થાય છે જ્યારે તે સમતોલાનમાં હોય છે ત્યારે સ્પ્રિંગ બળ ઉપર તરફ લાગતી ગતીએટલે કે નીચે મુજબ જયાં k એ સ્પ્રિંગ કોન્સટન્ટ છે ∆y એ બેલનું સ્થાનાંતર છે અને A બેલનો આડછેડ વિસ્તાર છે આ એક બીજા પ્રકારનું મેનોમીટર છે જે દબાણ માપવા માટે વપરાય છે પણ ખૂબ મહત્વનો મુદ્દો એ છે કે તે પોઝિટિવ નેગેટીવ એબ્સોલ્યુટ અને ડીફ્રન્સીઅલ પ્રેસર માપવા માટે સક્ષમ છે હવે આપણે ટ્રાન્સડ્યુસરનો અભ્યાસ કરીશું આપણે ટ્રાન્સડ્યુસર્સનો અભ્યાસ વિસ્તૃત કરીશુ તો ઇલાસ્ટિક ટ્રાન્સડ્યુસરમાં એક અથવા એક કરતાં વધારે ડાયાફાર્મ ગોઠવેલા હોય છે બેલોસએ મહત્વના ઇલાસ્ટિક ટ્રાન્સડ્યુસર છે જેનો ઉપયોગ દબાણ માપવા થાય છે તો શું થાય છે જો તમારી પાસે એક ડાયાફાર્મ હોય કે એક કરતા વધારે ડાયાફાર્મ હોય કે તમારી પાસે બેલોસ હોય જ્યારે દબાણ આપવામાં આવે છે ત્યારે તે વિચલિત થાય છે તો દબાણ માપવા માટેના કેટલાંક મહત્વના ઇલેક્ટ્રીક ટ્રાન્સડ્યુસર્સ તે એકલા છે અને તે સામાન્ય છે જે અહીયા દર્શાવ્યા છે તો એક પાતળી સપાટ પ્લેટને બંને છેડે જોડી દેવામાં આવે છે બંન્ને છેડા નિશ્ચિત છે તો આકૃતિમાં બતાવ્યા મુજબ બંન્ને બાજુ જોડાયેલા હોવાથી દબાણ મળતાં જ તે વિચલિત થશે લિનીયારીટીની મર્યાદા અને સ્ટ્રેસ જરૂરિયાતના કારણે ફ્લેટ ડાયાફાર્મને મળતા વિચલન મર્યાદિત થઇ જાય છે તેથી જ વ્યવહારિક ઉપયોગ માટે આપેલ સાધનમાં થોડા સુધારા જરૂરી બને છે તેથી આપણે સરળતા માટે અને સમજવા માટે આ રાખેલું છે કે ડાયાફાર્મને મળતું વિચલન લીનીયારિટીની મર્યાદાના કારણે ઓછું હોય છે લીનીયારિટી મર્યાદામાં દબાણ તે સ્થાનાંતર હોઇ શકે તે દબાણ હોઈ શકે બરાબર અને આપણે ફક્ત લીનીયારિટીને જ ધ્યાને લેવાની છે બરાબર લીનીયારિટી એ ક્યાં તો લીનીયારિટી મર્યાદા અથવા તો સ્ટ્રેસની જરૂરિયાતના લીધે જ મર્યાદિત થઈ જતી હોય છે જેથી કરીને ઉદ્યોગિક ઉપયોગ લેવા માટે થોડી ડિઝાઇનમાં ફેરફાર કરવા યોગ્ય છે તો ઇલાસ્ટિક ટ્રાન્સડ્યુસર ક્યારેક મિકેનિકલ લિન્કેજ સિસ્ટમ અથવા ઇલેક્ટ્રીક લિન્કેજ સિસ્ટમ છે તો મિકેનિકલ લિન્કેજ સિસ્ટમમાં પ્રેસર સ્પ્રિંગ લાગુ પડે છે અથવા તો ઇલેક્ટ્રીક ગૌણ ટ્રાન્સડ્યુસરને ડાયાફાર્મ સાથે કેન્દ્ર પર જોડવામાં આવે છે તો આ ગૌણ ટ્રાન્સડ્યુસર છે જે કેન્દ્ર સાથે જોડાયેલ હોય છે તો અહીં બંને બાજુએ કેન્દ્રો ઉપર ડાયાફાર્મ સાથે મેટલ ડીસ્ક અથવા સખત પદાર્થ આપવામાં આવેલ હોય છે તો અહીં સ્ટીફનેસ આપેલ છે તો અહીં ટ્રાન્સડ્યુસરનો વચ્ચેનો ભાગ આવેલો છે બરાબર ત્યાં રીજીડ સેન્ટર પીસ આવેલું છે સેન્ટર પીસથી તેની સાથે જ ગૌણ ટ્રાન્સડ્યુસર જોડી શકો અને ત્યાં વળી નલશૂન્ય સિદ્ધાંત કે પછી સ્થાનાંતર સિદ્ધાંત વાપરી શકો તો તે બંને બાજુ જાળવી રાખશે તો આ કરવા માટે કોઈક રીજિડ મટીરિયલ કે પછી મેટલ ડિસ્ક ને કેન્દ્રમાં બંને બાજુએ ડાયાફાર્મ સાથે આપેલ છે આ ડાયાગ્રામ કદાચ વિવિધ પ્રકારના મટીરીયલ જેવા કે નાયલોન પ્લાસ્ટિક લેધર સિલ્ક અથવા રબડ્ડના કપડામાંથી બનેલુ હોય છે આ પ્રકારનું ટ્રાન્સડ્યુસર કે જેનો ઉપયોગ દબાણ માપવા માટે થાય તેને સ્લેક ડાયાફાર્મ કહે છે બરાબર તો આપણે અહીંયા P1 અને P2 દબાણનો તફાવત આપીએ છીએ અહી કાપડ છે જે ત્યાં બંને છેડે જોડાયેલ છે અને ત્યાં સેન્ટર પીસ છે કે જે રીજીડ છે તેના દ્વારા જ આપણે દબાણ માપવાનો પ્રયાસ કરી શકીએ છે પ્રેસર કેપ્સ્યુલ અથવા મેટલ કેપ્સુલ બે કે બેથી વધારે ડાયાફાર્મને જોડીને બનાવાય છે કોરુગેટેડ ડાયાફ્રામનો ઉપયોગ લિનિયર વિચલન વધારે છે અને સ્ટ્રેસમાં ઘટાડો કરે છે બરાબર હવે આપણે લિનીયારીટી વધારવાનો પ્રયાસ કરીશું તો આ પ્રેસર કેપ્સ્યુલ છે તે મેટાલિક બેલો છે અને અગાઉ ડાયાગ્રામમાં જોયા મુજબ રિજિડ સેન્ટરપીસ જોઈ શકાય છે અને અહીંયા કોરુગેટેડ ડાયાફ્રામ છે જે સ્ટીફનેસમાં વધારો કરી આપે છે બરાબર કોરુગેટેડ ડાયાફ્રામના ઉપયોગથી લિનીયર વિચલન વધે છે અને સ્ટ્રેસમાં ઘટાડો થાય છે મેટાલિક કેપ્સ્યુલમાં વધારે પડતી હલનચલન ન હોય તો વિચલન અને પ્રેસર વચ્ચેનો સબંધ લીનિયર જ રહે છે તો આ પ્રેસર કેપ્સ્યુલ છે અથવા તો મેટલ જ્યારે મેટાલિક કેપ્સ્યુલમાં મેટાલિક બેલો પ્રેસર સેન્સર તરીકે ઉપયોગમાં લેવાય છે તો આ મેટાલિક બેલો છે તો અહીંયા કોરુગેટેડ ડાયાગ્રામને સેન્ટર પીસમાં રાખવામાં આવેલ છે પછી સ્થાનાંતર aΔ yoછે તથા દબાણ નો તફાવત P1−P2 છે મેટાલિક બેલોનો પ્રેસર સેન્સિંગ એલિમેન્ટ તરીકે ઉપયોગ થઈ શકે છે હાઇડ્રોલિક પ્રેસનો ઉપયોગ કરીને પાતળી વાલ્વ ટ્યુબને કોરુગેટેડ ડાયાફ્રામમાં ફેરવ્યા બાદ બંને બાજુએ ગોઠવેલ છે જે તમે શોધીને માપી શકો છો તો આ જ ઇલાસ્ટિક ટ્રાન્સડ્યુસર છે જેના વડે દબાણનો તફાવત માપી શકાય છે તો તમે મૂળભૂત રીતે ડીફ્રન્સીઅલ પ્રેસર માટે મેટાલિક બેલોસમાં ફેરફાર કરી શકો છો દબાણ માપવા માટે તો હવે આપણે નાના દબાણના તફાવતને માપવા માટે ટ્રાન્સડ્યુસર અને ગેજ બનાવવા માટે બીજી રીતો જોઈશું તો જ્યારે આપણે મેટાલિક બેલોમાં ફેરફાર કરશુ કે જેનો ઉપયોગ અહીં દબાણનો તફાવત માપવા માટે કરીએ છીએ ત્યારે તેને ઘણીવાર ઇન્ડસ્ટ્રીયલ બેલો ગેજ પણ કહે છે બેલોનો એક છેડો પોઇન્ટર અથવા રેકોર્ડર પેન સાથે જોડાયેલો હોય છે તો પછી તમારી પાસે ડાયાફ્રામ છે આ કેન્દ્રીય ભાગ છે અને બંને બાજુએ કોરુગેટેડ ડાયાફાર્મ લગાવેલો છે તેને પછી સ્પ્રીગ સાથે જોડવામાં આવે છે જેની સ્ટીફનેસ બદલીને આપણે સાધનનો રિસપોન્સ મેળવી શકીએ છીએ તો દબાણના તફાવતના માપનને ઇન્ડસ્ટ્રીઅલ બેલો ગેજીસ કહે છે બેલોનો એક છેડો પોઇન્ટર અથવા રેકોર્ડર પેન સાથે જોડાયેલો હોય છે દબાણ માપન માટે મોટાભાગે ઉપયોગમાં આવતું ગેજ એ બોર્ડન ટ્યુબ છે તો આ ઉદાહરણ આપણે અગાઉ પણ જોયુ હતુ આ ઇનલેટ દબાણ છે અહીં એક બોર્ડન ટ્યુબ છે તો આને વળી મુકત છેડા સાથે જોડવામાં આવે છે ટ્યુબના છેડાને દબાણ આપવાના બિંદુએ જોડવામાં આવે છે અને પછી તેને લિંક સાથે જોડવામાં આવે છે જે લીન્ક નું ફરી જોડાણ ગીયર સાથે અને અંતે તે પોઇન્ટર સાથે જોડાયેલ હોય છે આ ટ્યુબ ઉપવલય આડછેડ ધરાવતી અને સી શેપમાં બનેલી હૉલો મેટલની ટ્યુબ હોય છે દબાણ આપવાના કારણે અને તે જરૂરી આડછેદ વિસ્તાર ધારણ કરવા માટે ટયુબને સીધી થવા પ્રેરે છેજેના લીધે આપણે દબાણ નો તફાવત માપવાનો પ્રયત્ન કરી શકીએ છીએ તો અત્યાર સુધી આપણે મેનોમીટર્સ અને તેના વિવિધ પ્રકારો જોયા જે બધા ઇન્ડસ્ટ્રીયલ પ્રકારના હતા તો ઇન્ડસ્ટ્રીયલ પ્રકારનું મેનોમીટર્સ બે લીંબવાળું હોય જેમાં ઍક મોટી લીંબમાં નળી પ્રવેશ કરાવેલી હોય છે અને પછી આપણે ઇન્વરટેડ બેલો મેનોમીટર જોયું તેના પછી આપણે એક ડાયાફાર્મ વાળુ ઇલાસ્ટિક ટ્રાન્સડ્યુસર જોયું વળી ત્યાં તમે વધારે ડાયાફાર્મ પણ જોડાણ કરી શકો તો પછી ડાયાફાર્મ માંથી મળેલ રિસ્પોન્સનો ઉપયોગ કરી તેને ઈલેક્ટ્રીકલી સેન્સ કરી શકાય છે પછી આપણે પ્રેસર કેપ્સુલ મેટલ બેલો અને દબાણનો તફાવત માપવા માટે ઇન્ડસ્ટ્રીયલ બેલો ગેજ અને બોર્ડન ટયૂબ પ્રેશર ગેજ નો અભ્યાસ કર્યો ઇલેક્ટ્રિકલ પ્રેસર ટ્રાન્સડ્યુસર એ અદ્યતન છે જે આપણે જોઈશુ ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસર ઇલાસ્ટિક એલિમેન્ટ જેવા કે બેલો ડાયાફ્રામ અને બોર્ડન ટ્યુબ્સના જોડાણ વડે મિકેનિકલ સિગ્નલને ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં ફેરવી આપે છે તો મૂળભૂત રીતે આપણે દબાણ માપન ઇચ્છીએ છીએ તે મિકેનિકલના અર્થમાં મળે છે અને મળેલી કિંમતોને ઇલેક્ટ્રિકલ કિંમતમાં ફેરવીએ છીએ અને આગળની કાર્યવાહી માટે તેની પ્રક્રિયા કરી શકાય છે મિકેનિકલ સ્થાનાંતરને પહેલા ઇલેક્ટ્રિકલ અવરોધમાં રૂપાંતર કરવામાં આવે છે અને પછી તેને ઈલેક્ટ્રિકલ સિગ્નલમાં તેના પરિણામે કરંટ અથવા વોલ્ટેજમાં બદલાય છે જેને તમે માપવાનો પ્રયાસ કરો છો તો આ દબાણ છે જે માપવાનું છે તે માપન છે અને આ સાધન કે ટ્રાન્સડ્યુસર છે અને આ આઉટપુટ છે અને અહી મિકેનિકલ સિગ્નલને અવરોધનો ફેરફાર અથવા કેપેસિટન્સનો ફેરફાર સાથે લિંક કરી શકાય છે આ બધી વસ્તુ કર્યા પછી આપણને અંતે વોલ્ટેજ કે કરંટ મળે છે જેને આપણે આઉટપુટ તરીકે વાપરી શકીએ છીએ અને ફેરફાર કરી શકીએ છીએ ઇલેક્ટ્રિકલ પ્રેસર ટ્રાન્સડ્યુસરનું નીચે મુજબ વર્ગીકરણ થાય છે રેઝીસ્ટનસ ટાઈપ ટ્રાન્સડ્યુસર પોટેન્શીયોમેટ્રિક ટાઇપ ટ્રાન્સડ્યુસર ઈન્ડકટિવ ટાઈપ ટ્રાન્સડ્યુસર કેપેસિટીવ ટાઇપ ટ્રાન્સડ્યુસર પિઝો ઇલેક્ટ્રીક પ્રેસર ટ્રાન્સડ્યુસર તો આ કેટલાંક ઈલેક્ટ્રીક પ્રેસર ટ્રાન્સડ્યુસર્સ છે કે જે હાલમાં બજારમાં ઉપલબ્ધ છે તો ચાલો હવે એક પછી એક જોઇએ રેઝિસ્ટન્ટ ટાઈપ ટ્રાન્સડ્યુસર રેઝિસ્ટન્ટ ટાઈપ ટ્રાન્સડ્યુસરનો બેઝિક સિદ્ધાંત છે કે વાયરની લંબાઈમાં ફેરફાર થવાથી ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સમાં બદલાવ થાય છે તો અહીંયા સ્થિર રહેલ ફ્રેમ અને ફરતા આર્મેચરની વચ્ચે ચાર સ્ટ્રેન વાળો સેન્સિટિવ વાયર જોડવામાં આવે છે કે જે વાયરની લંબાઈમાં બદલાવ આવે છે ઇલેક્ટ્રિકલ ઇન્સ્યુલેટીંગ પીન્સના માધ્યમથી વાયરને ફ્રેમ અને ફરતા આર્મેચર વચ્ચે ગોઠવવામાં આવે છે શરૂઆતમાં લાગેલ ખેંચાણને લીધે વાયર પરંપરાગત બ્રિજ સર્કિટમાં એક્ટિવ લેગની રચના કરે છે તો ચાલો આપણે એક નાના ચિત્ર દ્વારા સમજીએ આ સ્થિર ફ્રેમ છે બરાબર તમારી પાસે ઇલાસ્ટિક છે આ ઇલાસ્ટિક ડાયફ્રામ છે બરાબર તો અહીં આપણે જ્યારે દબાણ આપીશું બરાબર આપણે અહીં કરી શકીશુ તો અહીં શુ થાય છે કે આને આની સાથે નિશ્ચિત કરી આ ભાગ સાથે જોડશુ તો આ નિશ્ચિત ભાગ શુ છે તેને ઇલેક્ટ્રિકલ ઇન્સ્યુલેટેડ પીન કહે છે બરાબર તો આને ફરતું આર્મેચર કહે છે તો અહીં આપણે દબાણ આપીએ છીએ આ ફરે છે અને તમે સ્ટ્રેન સેન્સિટિવ વાયરનો ઉપયોગ કર્યો છે આપણે જે પણ અહી નિશ્ચિત કર્યુ છે તે સ્ટ્રેન સેન્સેટીવ વાયર વડે કર્યુ છે તો જ્યારે દબાણ આપશુ ત્યારે આર્મેચર ફરશે વાયરની અંદર ત્યારે સ્ટ્રેન ઉત્પન્ન થશે સાચું જ્યારે સ્ટ્રેન ઉત્પન્ન થશે તેમાંથી આપણે ઈલેક્ટ્રિકલ સિગ્નલ આઉટપુટ મેળવવા પ્રયત્ન કરશુ તો આ વાત થઇ બેઝીક રેઝીસ્ટન્ટ ટાઇપ પ્રેસર ટ્રાન્સડ્યુસરના સિદ્ધાંતની જેના પર તે કામ કરે છે જેના કારણે ઇલેક્ટ્રીકલ અવરોધ બદલાય છે નિશ્ચિત ફ્રેમ અને ફરતા આર્મેચરની વચ્ચે 4 સ્ટ્રેન ગેજીસનો ઉપયોગ થાય છે તે બધા સ્ટ્રેન સેન્સિટિવ વાયર અથવા તો સ્ટ્રેન ગેજીસ હોય છે તો આ ઇલેક્ટ્રિકલ ઇન્સ્યુલેટેડ પીન છે વાયરને ફ્રેમની સાથે જોડેલ હોય છે નહિતર તે છેડો મુક્ત લટકતો બની જશે બરાબર અને ફ્રેમ અને ફરતા આર્મેચરમાં લોકેટ કરેલ હોય છે કે જે શરૂઆત માં તાણ સાથે માઉન્ટ કરેલ હોય છે જેના વડે જ પરંપરાગત બ્રીજ સર્કિટના એક્ટીવ લેગ્સની રચના કરે છે તો આની મદદ વડે આપણે અવરોધનો પ્રકાર જાણી શકાય છે તો દબાણ આપવાના કારણે આર્મેચરનું સ્થાનાંતર થાય છે પરિણામે બંન્ને વાયરની લંબાઈમાં વધારો થાય છે તો અંતે હુ કહીશ કે સ્ટ્રેન ગેજીસ વીટ્સ્ટોન બ્રીજ સર્કિટનો સિદ્ધાંત જ ઉપયોગમાં લે છે તો ચાર હાથાઓ અહીં છે તો આપેલ વાયરમાં આ બે વાયરોની લંબાઇ વધે છે અને બીજા બે વાયરોના ટેન્શનમાં ઘટાડો કરે છે તો આપવામાં આવેલ દબાણના લીધે વાયરની લંબાઈમાં થતા ફેરફારને કારણે વાયરનો ઇલેક્ટ્રિકલ અવરોધમાં ફેરફાર થાય છે જે બ્રીજ સર્કિટમાં અસંતુલન પેદા કરે છે પછી ચાર વાયરનો ઉપયોગ કરીને બ્રિજની સેન્સિટિવિટી વધારવામાં આવે છે તો આ વાત થઇ કે રેઝિસ્ટન્ટ ટાઇપ ટ્રાન્સડ્યુસર કેવી રીતે કામ કરે છે તમે તેને બ્લોક ડાયાગ્રામમાં દર્શાવવા માગતા હોય તોતે કંઇક આવી રીતે થશે આ દબાણ છે બરાબર આપણે એક મનોમીટર લઈ શકીએ દબાણ આપ્યું ત્યાર બાદ સ્થાનાંતર થયું અને તેમાં ઈલેક્ટ્રિકલ સિગ્નલ મળ્યું તો ઉદાહરણ તરીકે તમે આને પોટેન્શીઓમીટર સાથે રાખી શકો છો પછી તમને ત્યાં આઉટપુટ તરીકે વોલ્ટેજ મળશે તો આ ડાયાગ્રામને પોટેન્શીઓમીટર પ્રેસર ટ્રાન્સડ્યુસર માટે પોટેન્શિયો બેઝ્ડ બ્લોક ડાયાગ્રામ છે તો આ બ્લોક ડાયાગ્રામ છે આ ઉપયોગમાં લેવામાં આવતો વિશિષ્ટ પ્રકાર છે બરાબર હવે પછી વાત કરીએ ઇન્ડક્ટીવ ટાઇપ ટ્રાન્સડ્યુસરની કે જેને ઘણીવાર લિનિયર વેરિયેબલ ટ્રાન્સડ્યુસર એટલે કે LVDT પણ કહેવાય છે તો અગાઉ જોયા મુજબ જ અહીંયા પણ બે ઘટક છે અને બંન્નેની વચ્ચે કોર છે બરાબર અને અહીંયા એક પ્રાઇમરી વેન્ડીંગ અને બીજુ સેકન્ડરી વેન્ડીગ છે તો આને તમે પ્રાઇમરી વાઇડીંગ કહી શકો અને બીજાને સેકન્ડરી વાઇડીંગ બરાબર અને તેથી આ 1 અને 2 સેકન્ડરી વાઈન્ડિંગ છે અને પછી આપણે આઉટપુટ લઈશુંતે અહીંથી આવી શકશે અને તેના વત્તા 1 થશે તો અહીંયા આપણને જે કંઈ મળે છે તે વોલ્ટેજ નો તફાવત છેતો અહીંયા આપણને 1 અને 2 માંથી વોલ્ટેજ નો તફાવત આઉટપુટમાં મળશે આ એક સામાન્ય એલવીડીટી છે તો આ તમને ફક્ત સ્થાનાંતર જ આપશે તો આ ઇન્ડક્ટીવ પ્રકારનું ટ્રાન્સડુસર છે એલવીડીટી કે જે ઇન્ડક્ટીવ પ્રકારનું પ્રેસર ટ્રાન્સડુસર છે જે મ્યુચ્યલ ઇન્ડક્ટન્સના સિદ્ધાંત પર કાર્ય કરે છે તે મિકેનિકલ સ્થાનાંતર ને ઈલેક્ટ્રિકલ સિગ્નલમાં રૂપાંતરિત કરે છે LVDTમાં એક જ ફ્રેમ ઉપર એક પ્રાઇમરી વેન્ડીંગ અને બે સેકન્ડરી વાઇન્ડીગ લગાડેલા હોય છે આ કોમન ફ્રેમ પર લગાડેલા હોય છે આ કોમન ફ્રેમ છે આપેલ ત્રણે કોઈલને ઇન્સ્યુલેટીંગ બોબીનની ફરતે કાળજીપૂર્વક વિંટાળવામાં આવે છે વચ્ચે મૂકેલી પ્રાઇમરી કોઇલની બંને બાજુએ એક જ રીતે સેકન્ડરી વાઈન્ડીંગ ગોઠવવામાં આવે છે તો તમે આનું આઉટપુટ લેશો તો વોલ્ટેજ તફાવત મળી રહેશે કોઇલની વચ્ચે ફરતી નોન કોન્ટેક્ટ મેગ્નેટિક કોર જે ઇન્સ્યુલેટીંગ બોબીનની ફરતે વિંટાળેલી છે કોર જે નિકલ આયર્ન મિશ્ર ધાતુના સમાન ગાઢ સિલિન્ડરથી બનેલી હોય છે અને કાળજીપૂર્વક એનીલીંગ કરેલી હોય છે આઉટપુટ મેળવવા માટે તેને સેકન્ડરી વાઈન્ડીંગની વચ્ચે મુકવામાં આવે છે જ્યારે કોર આ સ્થિતિમાં હોય છે ત્યારે સેકન્ડરી વાઈન્ડીંગમાં ઉત્પન્ન થતો વોલ્ટેજ 180 ડિગ્રી આઉટ ઓફ ફેઝ બરાબર હોય છે અને 0 થવા માટે પ્રયત્ન કરે છે તો મેં અગાઉ વાત કરી એમ તે ક્યા તો શૂન્ય ડીફ્લેક્શન અથવા ડીફ્લેક્શન ટ્રાન્સડ્યુસર હોઈ શકે તો તેમાં ડીફ્લકેશન હશે અહી લગભગ શૂન્ય ડીફ્લેક્શન છે જેને આપણે અનુસરીએ છીએ તો હવે આપણે પીઝો પ્રકારનું ટ્રાન્સડ્યુસર જોઈએ અહી કે એક પીઝો ક્રિસ્ટલ હોય છે જેમાંથી તમને આઉટપુટ મળે છે તો આ આઉટપુટ વોલ્ટેજ છે અને આ પીઝો ક્રિસ્ટલ છે બરાબર તો આને ફરી ડાયાફાર્મ સાથે જોડવામાં આવે છે આ તમારો ડાયાફ્રામ છે જો તમે વધુ સેન્સિટિવિટી ઇચ્છતા હોવ તો તમે ડાયાફ્રામ ને કોરુગેટેડ બનાવી શકો હું તેને કોરુગેટેડ જ બનાવીશ જેથી સારી એવી સ્ટીફનેસ મળી રહે તો હવે તે કોરુગેટેડ છે તો તે સિસ્ટમની અંદર રહેશે તો ચાલો આપણે શુ કરીએ તેને સિસ્ટમની અંદર મૂકો અને બંધ કરી દો અહીંથી અને અહીંથી બરાબર તો ચાલો આપણે હવે દબાણ આપીએ બરાબર અહીંયા તે મિકેનિકલી જોડાયેલું છે આ પીઝો ક્રિસ્ટલ છે તો જ્યારે દબાણ આપવામાં આવશે ત્યારે કોરુગેટેડ ડાયાફ્રામ ગતિ કરશે અને પરિણામે તેની સાથે જોડાયેલ પીઝો ક્રિસ્ટલ સ્થાનાંતર ને વોલ્ટેજ માં રૂપાંતર કરશે છતાં મળેલ વોલ્ટેજની કિંમત ખૂબ જ ઓછી હોય તો તેને એમ્પ્લીફાઇડ કરાય છે તેના માટે અલગથી એમ્પ્લીફાયર સર્કિટ રાખેલી હોય છે જ્યારે પીઝો ક્રિસ્ટલ ઉપર દબાણ આપવામાં આવે છે ત્યારે તે ઇલેક્ટ્રિક ચાર્જ પેદા કરે છે આ સિદ્ધાંત ઉપર જ પીઝો ક્રિસ્ટલ પ્રેસર ટ્રાન્સડ્યુસર કામ કરે છે અને તે એક્ટિવ પ્રકારનું ટ્રાન્સડ્યુસર્સ છે ક્રિસ્ટલાઇન મટીરીયલનો બનેલો બ્લોક પીઝો ક્રિસ્ટલમાં મૂળભૂત એલીમેન્ટની રચના કરે છે તે આપેલ ધરી ઉપર પ્રેસર આપતા જ ઈલેક્ટ્રીક વોલ્ટેજ પેદા કરવાની ક્ષમતા ધરાવે છે તો મે તમને જણાવ્યા મુજબ ટ્રાન્સડ્યુસર કોરુગેટેડ ડાયાફ્રામ હોય છે જેના પર દબાણ આપવામાં આવે છે ત્યાં મિકેનિકલ લિંક સીલિંગ સાથે જોડેલી છે કે અને પીઝો ક્રિસ્ટલ એક દિશામાં મહત્તમ રિસ્પોન્સ અને બીજી દિશામાં લઘુતમ રિસ્પોન્સ મેળવી શકે છે તો ચિત્રમાં બતાવ્યા મુજબ પીઝો ક્રિસ્ટલ આપેલા દબાણને અનુસરે છે અને તેના પ્રમાણમાં જ વોલ્ટેજ ઉત્પન્ન કરે છે તો નીચે ડાયાગ્રામમાં અહી બતાવેલ છે ત્યાર પછીનો પ્રકાર આપણે ડેડ વેઇટ પ્રેશર ગેજ છે ડેડ વેઇટ પ્રેશર ગેજ અથવા પિસ્ટન ગેજ સ્થિર દબાણ માપવા માટેનું લોકપ્રિય સાધન છે અને આર્કિમીડીઝના સિદ્ધાંત પર કાર્ય કરે છે તો અહીંયા આપેલા વજનના કારણે હવા અથવા પ્રવાહીનું કદ વિસ્તરણ પામે છે અને પિસ્ટન ઉપર બોયન્ટ ફોર્સ પેદા થાય છે જે ગેસને દબાણ દર્શાવવા માટે પ્રેરે છે ઇન્જેક્શનમાં ઉપયોગમાં લેવામાં આવતી સીરીંજની જેમ ડેડ વેઇટ પ્રેશર ગેજમાં પણ બંધ રીતે આવેલ સિલિન્ડરમાં પીસ્ટનને બેસાડવામાં આવે છે અહીંયા ચોક્કસ રીતે મશીન કરવામાં આવેલ પીસ્ટનનું વજન પહેલેથી જ નક્કી હોય છે તો તમે એહી જોશો તો આ પ્રમાણે તે છે અહી પ્રેસર ગેજ છે અહી ચેમ્બર છે અને ત્યાં ડેડ વેઇટ છે તો પ્લનજર અથવા ડિસ્પ્લેસમેન્ટ પંપ ત્યાં છે અહી વજન સંતુલિત છે અને આપણે ગેજને માપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ તે આર્કિમીડીઝના સિદ્ધાંત પર કાર્ય કરે છે પિસ્ટન અને સિલિન્ડરનો આડછેદ વિસ્તાર પહેલાથી જ નક્કી હોય છે ડેડ વેટ ટેસ્ટર ચેમ્બરના નીચેના તળિયે ચેક વાલ્વ આવેલો હોય છે સૌપ્રથમ પિસ્ટનને બહાર કાઢી લેવામાં આવે છે અને પછી પ્લનજરને ફોરવર્ડ દિશામાં રાખીને તેના વડે સ્વચ્છ પ્રવાહીને ચેમ્બર અને સિલિન્ડરમાં દાખલ કરવામાં આવે છે જ્યાં સુધી પિસ્ટન અને તેની સાથે જોડાયેલ વજન ઊઠી જાય ત્યાં સુધી ધીરે ધીરે પ્રેસર આપવામાં આવે છે તો તમે જોશો તો આ પિસ્ટન છે અને આ સાથે જોડાયેલું વજન છે તો જ્યારે તમે આને ધીમું કરવા માટે પ્રયત્ન કરશો ત્યારે આપણે એક કિંમત નક્કી કરીશું તો જ્યાં સુધી પિસ્ટન અને તેની સાથે જોડાયેલ વજન ઊઠી જાય ત્યાં સુધી ધીરે ધીરે પ્રેસર આપવામાં આવે છેતો જ્યારે પિસ્ટન અને સાથે જોડાયેલું વજન મુકત રીતે બદલાવા માંડે છે ત્યારે સિસ્ટમ એ સિસ્ટમ પ્રેસર સાથે સંતુલિત થઇ જાય છે અને ડેડ વેઇટ પ્રેશર નીચે મુજબ ગણતરી કરી શકાય છે જ્યાં Fe એ પિસ્ટન અને વજન ના લીધે લાગતું સમાનબળ છે Ac એ પિસ્ટન અને સિલિન્ડરનો ભેગો મળીને થયેલ સમાન વિસ્તાર છે ગેજની ચકાસણી કરવામાં આવે છે તમે રીડીંગ અહી જોઇ શકો છો આ ચેક વાલ્વ છે જ્યાં સુધી ચેમ્બર પ્રેસર પિસ્ટન હેડ અને પ્લનજર અથવા ડિસપ્લેસમેન્ટ પમ્પ વચ્ચે સમતોલન થાય ત્યાં સુધી એડજસ્ટમેન્ટ કરવામાં આવે છે તમારો ખુબ આભાર